કીવર્ડ્સ કંટ્રોલ લેક્ચર નંબર 17 માં આપનું સ્વાગત છે આ ઈન્ડસ્ટ્રિયલ ઓટોમેશન પરના કોર્સ માટે પ્રોસેસ કંટ્રોલનું અંતિમ લેસન છે તેથી આ કન્ક્લુડિંગ લેસનમાં જોયા છે આજે આપણે અમલીકરણના મુદ્દાની વાત કરીશું જો તમે ખરેખર કંટ્રોલ લૂપ બનાવવા માંગતા હોવ તો એક પ્રોસેસ માટે તમારે ઘણી વસ્તુઓ કરવાની હોય છે જો તમે બજારમાં PID કંટ્રોલર ખરીદવા જાઓ છો તો તમને અનેક સુવિધાઓવાળા કંટ્રોલર્સ મળે છે ટૂંકમાં તમારે તેમને સમજવાની જરૂર છે અને બીજું કારણ એ છે કે આપણે પ્રોસેસ કંટ્રોલ પરના આપણા મહત્વપૂર્ણ મોડ્યુલને બંધ કરી રહ્યા છીએ તેથી આપણે ફરીથી કંટ્રોલ વિશે બર્ડસ આઈ વ્યૂ રાખીશું અને કેટલીક હકીકતોનો ઉલ્લેખ કરીશું જે આપણે યાદ રાખવી પડશે કારણ કે જ્યારે આપણે એન્જિનિયરિંગમાં કંટ્રોલનો અભ્યાસ કરીએ છીએ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્યારે આપણે ઘણીવાર તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આપણે ઘણીવાર કંટ્રોલ સમસ્યાના એક ભાગ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને અન્યની અવગણના કરીએ છીએ પરંતુ તે કંટ્રોલના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગો છે અને હું તમારું ધ્યાન તેમના તરફ દોરવા માંગુ છું જેથી આ લેક્ચરનો હેતુ એ જ છે ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્સનું પ્રથમ વર્ણન કરવામાં આવે છે ઈન્ડસ્ટ્રિયલ કંટ્રોલરની ટીપીકલ કેરેક્ટરિસ્ટિકસ તમે ટીપીકલ કંટ્રોલરમાં શું અપેક્ષા રાખી શકો છો તેમાં ઘણા બધા ફેરફારો છે પરંતુ આપણી પાસે ફક્ત કોઈ નિશ્ચિત કેસ જોવાની તક હશે PID ઇક્વેશનના વિવિધ પ્રકારો છે જો તમે PID ઇક્વેશન વાંચો છો તો કેટલીક વખત તમને લાગે છે કે તે એકમાત્ર પ્રકાર છે અને તમે સ્પષ્ટપણે તે જ વેરિઅન્ટને તમારા કંટ્રોલર તરીકે માની શકો છો એવું નથી કેટલાક ઉત્પાદકો PID કંટ્રોલર્સને વિવિધ રીતે અમલમાં મૂકે છે અને તમારે એ સમજવાની જરૂર છે કે ગેઇન સેટ કરતા પહેલા PID કંટ્રોલર અમલીકરણની મુખ્ય વ્યવહારુ વિશેષતાઓનું વર્ણન કરો જો તમે PID કંટ્રોલર બનાવવા માંગતા હોવ તો અમુક તથ્યો છે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે તેથી તે વસ્તુઓ અને પરિબળોને સમજો જે ફીડબેક લૂપ માં કંટ્રોલ પર્ફોર્મન્સને મર્યાદિત કરે છે તેથી કોઈએ એ સમજવાની જરૂર છે કે કોઈ એક નિશ્ચિત પ્રોસેસ માટે કામ કરવા માટે કંટ્રોલ સાધના કરવા સમર્થ બનતાં પહેલાં શું શક્ય છે શું શક્ય નથી કઈ બાબત સમસ્યાઓ પેદા કરે છે તો ચાલો આપણે અમલીકરણના મુદ્દાઓથી શરૂઆત કરીએ તો ચાલો આપણે સૌ પ્રથમ ઈન્ડસ્ટ્રિયલ PID કંટ્રોલર સ્પેસિફિકેશન પર નજર કરીએ આ એક ખૂબ જ ટીપીકલ સ્પેસિફિકેશન છે આ એક હનીવેલ PID કંટ્રોલરમાંથી સ્વીકારવામાં આવ્યું છે અને હનીવેલ એક પ્રમાણભૂત કંપની છે પ્રોસેસ કંટ્રોલના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતી કંપની છે તેથી આપણી પાસે પહેલા ઘણી સુવિધાઓ છે પ્રથમ તમારી પાસે જે છે તે કહે છે કે તમારી પાસે એલાર્મ અને રિલે આઉટપુટ સાથે PID છે તેથી તમે કરી શકો છો તમે પ્રોસેસની શરતો પર આધાર રાખીને તમે નિશ્ચિત એલાર્મ આઉટપુટ સેટ કરી શકો છો કદાચ તે કરી શકે છે તે કેટલીક જાહેરાત અથવા રિંગ કરશે અને બઝર વગાડશે અને તે કેટલાક રિલે આઉટપુટ પણ પૂરા પાડે છે જેથી જો તમારે જરૂર પડે તો તમે વસ્તુઓને બંધ કરી શકો છો અથવા તેને ઓટોમેટિકથી મેન્યુઅલમાં સ્થાનાંતરિત કરી શકો છો તમે જુદી જુદી ચીજો કરી શકો એન્જિનિયરિંગ એકમોમાં કન્ફિગરેબલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સામાન્ય રીતે પ્રોસેસ કંટ્રોલ એન્જિનિયર્સ તેઓ ઇલેક્ટ્રોનિક્સ લોકો નથી હોતા ન તો તેઓ હંમેશા કંટ્રોલ એન્જિનિયર્સનો અનુભવ કરે છે તેઓ સામાન્ય રીતે પ્લાન્ટ એન્જિનિયર્સ હોય છે તેથી તેઓ પ્રોસેસના ક્ષેત્રમાં વસ્તુઓને સમજે છે તેથી પ્રોસેસના એન્જિનિયરિંગ એકમોના રેફરન્સમાં ગેઇન ટાઈમ આઉટપુટ અને ઇનપુટ્સને સમજવા માટે સક્ષમ હોવું મહત્વપૂર્ણ છે તેથી જો તમે ફ્લો ફીડબેક કહીએ નહીં કે ખરેખર ફીડબેક સંભવતઃ વોલ્ટેજ અથવા 0 થી 5 વોલ્ટ અથવા 4 થી 20 મિલી એમ્પીયર તરીકે આવે છે પરંતુ પ્રોસેસ એન્જિનિયર માટે તે શીખવું ઘણું સરળ રહેશે જો બધું જ એન્જિનિયરિંગ એકમોની દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે તેથી જ્યારે તમે એન્જિનિયરિંગ કોર્સનો અભ્યાસ કરી રહ્યા હોવ ત્યારે આ નજીવું લાગે છે પરંતુ તે ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ છે મોટા ભાગના PID કંટ્રોલર્સ RS232 અને RS485 જેવા સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશન પ્રોટોકોલ નો ઉપયોગ કરીને સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશનને સપોર્ટ કરશે તેથી આનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે ઉદાહરણ તરીકે SCADA ઈન્ટરફેસ માટેની જોગવાઈ આપણે સફેદ પેન લઈશું SCADA આનો અર્થ "સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન" પસંદ કરીએ છીએ તેનો અર્થ એ છે કે કંટ્રોલર ક્ષેત્રની નજીક મશીન પર અથવા અલગ જગ્યાએ હોઈ શકે છે જ્યારે કંટ્રોલરને અલગ જગ્યાએથી કદાચ સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી મોનિટર કરી શકાય છે તેથી જો તમે તે કરવા માંગતા હોવ તો તમારી પાસે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન ઇન્ટરફેસ હોવું જરૂરી છે જેના દ્વારા કંટ્રોલ રૂમમાં બેસીને તમે કંટ્રોલરનું મોનિટર કરી શકો છો અને કંટ્રોલ લૂપનું પર્ફોર્મન્સ જોઈ શકો છો તેથી આ સામાન્ય રીતે આપવામાં આવે છે આ સંદેશાવ્યવહાર ધોરણોનો ઉપયોગ કરીને કરી શકાય છે અને તેને PC સાથે જોડી શકાય છે અને પછી વિઝ્યુલાઇઝેશન તરીકે ચિહ્નિત થયેલ છે તેથી તેઓ ત્યાં છે જ્યાં બધા PID કંટ્રોલર્સ હોઈ શકે છે પરંતુ કેટલાક કારણોસર તેમને ચિહ્નિત કરવામાં આવે છે સૌથી પહેલાં તો તમે જોશો કે તેઓ તે નિશ્ચિત પ્રકારનાં ઇનપુટ્સને યોગ્ય રીતે લઈ શકશે તેથી ટેમ્પરેચર કંટ્રોલર માટે સંભવત થર્મોકપલ્સ કરવાની સીધી સુવિધા હશે એ જ રીતે ફ્લો કન્ટ્રોલર માટે પણ ફ્લો સેન્સરનો સીધો ઇન્ટરફેસ હશે જે શક્ય છે બીજી બાબત એ છે કે આપણે સમજીએ છીએ કે ટેમ્પરેચર ફ્લૉ પ્રેશર આ કંટ્રોલ એપ્લિકેશનો સામાન્ય રીતે વિવિધ બેન્ડવિડ્થ પર કામ કરે છે તેથી જ્યારે ટેમ્પરેચર કંટ્રોલર હોઈ શકે છે ત્યારે ટેમ્પરેચર કંટ્રોલર હોવું પર્યાપ્ત હોઈ શકે છે જે 10 હર્ટ્ઝની અંદર છે ફ્લો કંટ્રોલ માટે તમારે 100 હર્ટ્ઝ જેવી વસ્તુની બેન્ડવિડ્થની જરૂર પડી શકે છે અને પ્રેશર કંટ્રોલ માટે તમારે વધુ બેન્ડવિડ્થની જરૂર પડી શકે છે તમે કદાચ 500 હર્ટ્ઝ જેવું કંઈક જાણો છો તેથી ઉપકરણો કે જે દરેક વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક્સ છે તે તે મુજબ બનાવવાનું છે તેથી તમારી પાસે હોઈ શકે છે જો તમે જાણતા હોવ તો તમારી પાસે કંટ્રોલરમાં એન્ટી એલિયાસિંગ ફિલ્ટર દ્વારા નક્કી કરવી પડશે જેમ કે આપણે બધા જાણીએ છીએ અને તે કયા પ્રકારનું કંટ્રોલ છે તેના આધારે આ નક્કી થઈ શકે છે તેથી ટેમ્પરેચર કંટ્રોલર માટે એન્ટિ એલિયાસિંગ ફિલ્ટર પ્રેશર કંટ્રોલર માટેના ઉપયોગ કરતા તદ્દન અલગ હોવાની સંભાવના છે તેથી આ એક ટેમ્પરેચર કંટ્રોલર છે જે આપણે અહીં જોઈ રહ્યા છીએ તેથી ટેમ્પરેચર સમય પ્રોફાઇલ સેટ પોઇન્ટ રેમ્પ પ્રદાન કરવાની સુવિધા છે તમે જાણો છો કે ત્યાં કેટલીક પ્રોસેસઓ હોઈ શકે છે જ્યાં તમારે ટેમ્પરેચરને સ્થિર રાખવાની જરૂર નથી બીજી તરફ તમારે જરૂર છે કદાચ તેને થોડા સમય માટે T1 પર સ્થિર રાખો કદાચ 10 મિનિટ અને પછી તેને બે મિનિટની અંદર t2 સુધી રેમ્પ કરો અને પછી તેને 20 મિનિટ માટે t2 પર રાખો અને પછી તેને 0 પર રેમ્પ કરો તેથી આવી ટેમ્પરેચર પ્રોફાઇલ્સ વિવિધ કેમિકલ પ્રોસેસ ફેરફાર થાય છે ડિપોઝિશન સામાન્ય રીતે હીટ એક્સચેન્જ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ્સ બદલાતા રહે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે ત્યાં મધ્ય પૂર્વમાં એક પ્લાન્ટ છે જ્યાં મધ્ય પૂર્વમાં લોકો દરિયાના પાણીનો ઉપયોગ કરીને પીવાનું પાણી બનાવે છે તેથી તેને ડિસેલિનેશન પ્રોસેસ છે જો ત્યાં કોઈ ખાસ ટેક્નીક છે જેને ફઝી સેટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ કંટ્રોલર્સની ડિઝાઇન કરવા માટે થાય છે તેથી તમે ફઝી અને અનુકૂલનશીલ ટ્યુનિંગ કરી શકો છો તેનો અર્થ એ છે કે કંટ્રોલર પ્લાન્ટમાં ફેરફાર થતાં સતત અનુકૂલનશીલ રહે છે તેથી તમે PID સેટિંગ્સ મેળવવા માટે આમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો તમે કેટલાક ખાસ હેતુના વૈકલ્પિક કંટ્રોલ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરી શકો છો જે ઉત્પાદકો બંડલ ફેશનમાં આપવામાં આવે છે તેથી તેઓ ખરેખર છે તેમની પાસે થોડો અનુભવ છે તેઓએ કેટલાક એલ્ગોરિધમ્સ ડિઝાઇન કર્યા છે જે નિશ્ચિત એપ્લિકેશન્સમાં સારી રીતે કાર્ય કરે છે તેથી તેઓ તમને કેટલાક વૈકલ્પિક કંટ્રોલ અલ્ગોરિધમ આપી રહ્યા છે કદાચ PID ના કેટલાક પ્રકારો છે તેથી તમે ઇચ્છો તો તેનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો તો કેટલીકવાર તમારે PID પરિમાણોના બે જુદા જુદા સેટની જરૂર પડી શકે છે અને તમારે તે જરૂરી છે તેથી તમારે ડ્યુઅલ સેટ પોઇન્ટ્સ આપવાની જરૂર છે તેથી બધી સમાન પ્રોસેસ તમે બે અલગ અલગ PID પરિમાણોનો ઉપયોગ કરી શકો છો જે કદાચ બે અલગ મોડ્સ પર આધારિત છે ઉદાહરણ તરીકે તમે જાણો કે ત્યાં હીટ કૂલ PID કંટ્રોલર્સ છે તેથી કેટલીકવાર તે જ ઉપકરણને ગરમ કરવું પડે છે ચાલો આપણે બિલ્ડિંગ કહીએ છીએ ચાલો આપણે હીટિંગ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ હોઈ શકે છે જે ઠંડા પાણીનો ઉપયોગ કરીને સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનિંગનું સંચાલન કરશે તેથી તમે ઉપયોગ કરી શકો છો તેથી આ બંને એક જ કંટ્રોલર બોક્સથી નિયંત્રિત થઈ શકે છે કારણ કે આ બે જુદા જુદા ઉપકરણોનું કંટ્રોલીંગ કરે છે તેથી તે સ્પષ્ટ છે કે PID કંટ્રોલર્સના બે જુદા જુદા સેટની જરૂર પડશે અને તેમના માટે તમારે બે જુદા જુદા સેટ પોઇન્ટની જરૂર પડી શકે છે તેથી આવી સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવી છે અને છેલ્લે તમે રિમોટ સેટ પોઇન્ટ ઓપરેશન કરી શકો છો જ્યાં મૂળભૂત રીતે આ રિમોટ સેટ પોઇન્ટ ખરેખર સ્કાડાનું પેટાજૂથ છે તેથી જો તમારી પાસે દૂરસ્થ સ્થળેથી સુપરવાઇઝરી કંટ્રોલ હોય તો તમે કરી શકો છો તમે સેટ પોઇન્ટ્સ આપી શકો છો કદાચ કંટ્રોલ રૂમમાં બેઠેલો ઓપરેટર સેટ પોઇન્ટ આપી શકે છે તેથી આ એક છે આ તે છે જે એક ટીપીકલ PID કંટ્રોલર જેવું દેખાય છે અને જો તમે આ ઇનપુટ આઉટપુટ જુઓ તો બધા કંટ્રોલર્સ માટે ઇનપુટ આઉટપુટ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તે 0 થી 5 વોલ્ટ dc અથવા 1 થી 5 વોલ્ટ dc આપે છે કેટલીકવાર 1 થી 5 વોલ્ટ dc પૂરા પાડવામાં આવે છે તમે જાણો છો વાયર બ્રેક્સ અથવા ગ્રાઉન્ડ સાથે શોર્ટ્સને શોધો અથવા તમારી પાસે 4 થી 20 mA હોઈ શકે છે અથવા તેથી તમારી પાસે બે ઇનપુટ્સ છે તેમાંથી એક પર તે 0 થી 5 વોલ્ટ અથવા 1 થી 5 વોલ્ટ dc અને 4 થી 20 mA લઈ શકે છે અને અન્ય ઇનપુટમાં તે 1 થી 5 વોલ્ટ dc અને 20 mA માટે લઇ શકે છે અને આઉટપુટ તરીકે તે 0 થી 5 વોલ્ટ dc અને 4 થી 20 mA પ્રદાન કરી શકે છે અને તે જ રીતે તે સીધા જ લઇ શકે છે તે ટાઇપ કે થર્મોકોપલ અથવા PT 100 RTDs લઇ શકે છે તે ડિજિટલ એલાર્મ આઉટપુટ આપી શકે છે અથવા તે NO અને NC કોન્ટેક્ટ્સના સ્વરૂપમાં રિલે આઉટપુટ પણ આપી શકે છે અને તે રિલે આઉટપુટ પણ આપી શકે છે અને આ બધું જે તમારી પાસે છે તે ખરેખર કન્ફિગરેબલ કરી શકાય તેવું છે તમે ખરેખર કન્ફિગરેબલ જોઈ શકો છો તમે કન્ફિગરેબલ બદલી શકો છો અને કંટ્રોલર સુયોજિત કરી શકો છો તેથી આ એક ટીપીકલ ઈન્ડસ્ટ્રિયલ PID કંટ્રોલર છે જેણે તે જોયું છે ચાલો આપણે યાદ રાખીએ ચાલો આપણે આ મુદ્દા પર આવીએ કે PID કંટ્રોલર શું છે અને તેનું અર્થઘટન શું છે તે ગેઇન છે તે તારણ આપે છે કે ઘણા PID કંટ્રોલર્સ છે જે PID ઇક્વેશનના ઘણા સ્વરૂપો છે જે આજે ઉદ્યોગમાં ઉપયોગમાં છે તેથી ઉદાહરણ તરીકે તમારી પાસે આ સ્વરૂપ છે જેને હું એક સ્વરૂપ કહું છું તમારી પાસે બીજું સ્વરૂપ છે જે સ્વરૂપ બે છે જે કદાચ પાઠયપુસ્તકોમાં સૌથી વધુ લોકપ્રિય છે અને ત્રણ સ્વરૂપ છે જે તેના બદલે તમે જાણો છો જે એક એબ્સ્ટ્રેક્ટ કંટ્રોલ સિસ્ટમ નું સ્વરૂપ છે ખાસ કરીને જો તમે કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સને પૂછો છો તો તમે તેને આ ફોર્મમાં જોવા માંગો છો તેથી જ્યારે કેમિકલ પ્રોસેસ એન્જિનિયર્સ સંભવતઃ આ ફોર્મ અને આ બે સ્વરૂપોનો ઉપયોગ કરશે તેથી આપણે જાણીએ છીએ કે આ Kc Kc' Kc માં બધા કંટ્રોલર ગેઇન માટે વપરાય છે Ti એ સંકલિત અથવા રીસેટ ટાઈમ છે અથવા રીસેટ રેટ દ્વારા એક છે અને Td એ ડેરિવેટિવ ટાઈમ છે અને Kd એ ડેરિવેટિવ ગેઇન છે તેથી કેટલીકવાર તમે અહીં જાણો છો આપણી પાસે Kd છે તેથી આ Kd છે આ Kd નો ઉપયોગ નિશ્ચિત હેતુ માટે થાય છે આપણે હમણાં જ તેની ચર્ચા કરીશું તેથી તમે જુઓ છો કે આપણી પાસે ત્રણ જુદા જુદા સ્વરૂપો છે તે શા માટે છે તેથી ચાલો આપણે પ્રથમ સ્વરૂપને સહેજ વધુ વિગતવાર જોઈએ તમારે સમજવાની જરૂર છે કે તમારે આમાંથી કયા સ્વરૂપોનો ઉપયોગ કરી રહ્યો છે તે શોધવાની જરૂર છે કારણ કે જો તમે માનસિક રીતે ધારો છો કે તે એક ફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે જેની સાથે તમે પરિચિત છો અને જો કંટ્રોલર ખરેખર બીજા સ્વરૂપનો ઉપયોગ કરી રહ્યો છે તો પછી ગેઇન સેટિંગ્સ કે જે તમે ગણતરી કરવા જઇ રહ્યા છો તે ફોર્મ માટે યોગ્ય નથી તો ચાલો આપણે જોઈએ ફોર્મ વન વાસ્તવમાં તારણ આપે છે કે ફોર્મ વનને કેટલીકવાર રેન્જ અથવા ઇન્ટરેક્ટિંગ અથવા ક્લાસિકલ ફોર્મ કહેવામાં આવે છે આ નામોના કારણો એ છે કે પ્રથમ રેન્જ કે તમે સમજી શકો કે આ રેન્જમાં છે તેથી આ એક શબ્દ છે અને આ અન્ય પદ છે અને આ અન્ય પદ છે તેથી ત્રણ પદો છે જેનો ગુણાકાર થઈ રહ્યો છે તેથી તેઓ રેન્જમાં છે તે શા માટે ઇન્ટરેક્ટિંગ કરી રહ્યું છે તે ઇન્ટરેક્ટિંગ કરી રહ્યું છે કારણ કે ઉદાહરણ તરીકે જો તમે ફેરફાર કરો છો જો તમે બીજા સ્વરૂપના રેફરન્સમાં ફેરફાર કરો છો જે સંભવત સૌથી વધુ લોકપ્રિય છે જો તમે આમાંના કોઈપણને બદલશો તો ચાલો આપણે કહીએ કે જો આપણે KC બદલીએ તો પછી ઈન્ટિગ્રલ ટાઈમ છે અને મૂળભૂત રીતે ઈન્ટિગ્રલ ટાઈમ અને ડેરિવેટિવ ગેઇન બદલાશે જો તમે Ti ને પણ બદલશો તો તેઓ બદલાશે જો તમે Td ને પણ બદલશો તો તેઓ બદલાશે અને પછી તે બધા બદલાશે તેથી તમે તે ઇન્ટરેક્ટિંગ જોશો તેઓ ઇન્ટરેક્ટિંગ કરે છે કે તમે સ્વતંત્ર રીતે સંપર્ક કરી શકતા નથી સિવાય કે તમે તેને ખૂબ કાળજીપૂર્વક કરો જો તમે ખરેખર ઇક્વેશનોને સોલ્વ કરીને ફક્ત Ti બદલો તે માત્ર એટલું જ નથી કે ઈન્ટિગ્રલ ટાઈમ બદલાશે ડેરિવેટિવ ટાઈમ પણ બદલાશે અને પ્રમાણસર ગેઇન પણ બદલાશે તેથી ફેરફારો એક બીજા સાથે ઇન્ટરેક્ટિંગ કરી રહ્યા છે તેથી જ તેને ઇન્ટરેક્ટિંગ કરતું કંટ્રોલર કહેવામાં આવે છે આને એનાલોગ જેવી વસ્તુઓ તમે જાણો છો તેથી તમે આવી વસ્તુઓ સાથે તેને આ સ્વરૂપમાં બનાવવું સરળ છે અને પેરેલલ સ્વરૂપમાં નહીં તેથી તેને સમાન રીતે એનાલોગ અને ક્લાસિકલ કહેવામાં આવે છે તેથી મૂળભૂત રીતે આ સ્વરૂપ ન્યુમેટિક કંટ્રોલર્સમાંથી આવ્યું છે અથવા ઉદ્ભવ્યું છે અને હજી પણ ચાલુ છે ડિજિટલ કંટ્રોલર્સના મોટાભાગના મોટા વિક્રેતાઓ એલ્ગોરિધમનું આ સ્વરૂપ પ્રદાન કરે છે કારણ કે ફરીથી તમે જાણો છો કે વારસો ચાલી રહ્યો છે તેથી જો તમે બીજા સ્વરૂપને જુઓ તો આ સૌથી સામાન્ય છે તેને નોન ઇન્ટરેક્ટિંગ કહેવામાં આવે છે જો કે તે ખરેખર આંશિક રીતે નોન ઇન્ટરેક્ટિંગ કરે છે તે અર્થમાં કે જો તમે Td ને અસર કર્યા વિના Ti બદલી શકો છો અને તમે Ti ને અસર કર્યા વિના Td ને બદલી શકો છો જો કે તમે Ti અને Td બંને ફેરફારોને બદલી શકો છો તો તે આંશિક રીતે નોન ઇન્ટરેક્ટિંગ કરે છે તો તેને પેરેલલ કહેવામાં આવે છે કારણ કે ત્રણ શબ્દોનો ગુણાકાર કરવાને બદલે અહિંયા તમારી પાસે ત્રણ પદોનો સરવાળો છે તેથી તમારી પાસે ત્રણ પદોનો સરવાળો છે તેથી જ તેને પેરેલલ કહેવામાં આવે છે જો કે ત્યાં ગુણાકાર છે તેથી તે ફરીથી આંશિક પેરેલલ છે કેટલીકવાર આદર્શ અથવા ISA એટલે અમેરિકાનો ઇન્સ્ટ્રુમેન્ટ સોસાયટી મને ખબર નથી કે આ આદર્શ અથવા ISA ક્યાં સુધી માન્ય છે તે મોટાભાગના પાઠયપુસ્તકોમાં વપરાય છે અને જો હવે તમે જાણો છો તો તમે કરી શકો છો તો તમે સાચું રૂપાંતર કરવાનો પ્રયાસ કરી શકો છો તેથી સ્વરૂપ એક અને ફોર્મ બે વચ્ચેનો સંબંધ શું છે ઉદાહરણ તરીકે તે તારણ આપે છે જો તમે અંશમાં અને છેદમાં s ના કોએફિશિયન્ટ્સને સમાન કરીને ઉકેલો છો તો પછી તમે ખૂબ જ સરળતાથી Kc જોશો જો કે ત્યાં એક કેચ છે તો તે કેચ એ છે કે જો Kt ઊંચું હોય છે એટલે કે 1 પર તે આ પરિબળ છે મને ફક્ત આ પરિબળ પર પાછા જવા દો આ વિશિષ્ટ પરિબળને જો તમે અવગણશો તો જણાશે કે તમે ગેઇન સાથે મેળ સાધી શકો છો અને તમે ગેઇન સાથે કેવી રીતે મેળ ખાશો જેથી તમે ગેઇન સાથે મેળ ખાશો બીજું સ્વરૂપ તેથી જો તે બહાર આવે છે કે તમને એવી ફોર્મ્યુલાઓ મળે છે કે Kc આની બરાબર સાબિત થાય છે Ti આની બરાબર સાબિત થાય છે અને Td આની બરાબર સાબિત થાય છે તેથી તમે જુઓ છો કે જો તમે સેટ કરો છો કે જો તમે પ્રથમ સ્વરૂપમાં ગેઇન Ti અને Td સેટ કરો છો તો તમે ખરેખર સેટ કરી રહ્યા છો જો તમે પ્રથમ સ્વરૂપમાં Ti Td અને Kc સેટ કરો છો તો વાસ્તવિક ગેઇન જેને કેટલીકવાર ઇફેક્ટિવ ગેઇન અને ઇફેક્ટિવ ઈન્ટિગ્રલ ટાઈમ કહેવામાં આવે છે ખરેખર તમારી સમજ મુજબ પ્રાપ્ત થશે ધારો કે તમે આ ઇક્વેશન વાંચ્યું છે અને તમે એક કંટ્રોલર પાસે જઈ રહ્યા છો જે પ્રથમ સ્વરૂપમાં અમલમાં મૂકે છે અને જો તમે કેટલાક વેલ્યુઝ સેટ કરો છો તો આ વાસ્તવિક વેલ્યુઝ પ્રાપ્ત થશે સમાન નહીં હોય તેથી તે બરાબર યાદ રાખવાની જરૂર છે તેથી વાસ્તવમાં રસપ્રદ રીતે તે તારણ આપે છે કે કેટલીકવાર તમને વાહિયાત વાંચન મળે છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ વેલ્યુ નક્કી કરો છો બીજા સ્વરૂપમાં જ્યાં Ti એ 4Tdની બરાબર છે જો તમે તેને સેટ કરવા માંગતા હો તો તમે ખરેખર તેને પ્રથમ સ્વરૂપમાં સેટ કરી શકતા નથી કારણ કે તે તારણ આપે છે કે જો Ti 4Td કરતા ઓછું હોય તો Ti Td વેલ્યુઝ જટિલ છે તે નથી તે નથી તે નથી તમને વાસ્તવિક સંખ્યાઓ મળશે નહીં Ti અને Td જે આનો અહેસાસ કરી શકશે તેથી તમે જુઓ છો કે પ્રથમ સ્વરૂપ કંઈક અંશે મર્યાદિત છે બીજી તરફ બીજું સ્વરૂપ બીજા સ્વરૂપમાં છે ત્યાં ના છે બીજા સ્વરૂપમાં તે એક વત્તા નથી જે ડેરિવેટિવ શબ્દ સાથે છેદ છે તેથી ત્યાં છેદ હોઈ શકે છે તે ખરેખર ડેરિવેટિવ ગેઇનને મર્યાદિત કરવા માટે વપરાય છે જેમ કે આપણે દર્શાવ્યું છે અગાઉ જણાવ્યું છે કે ડેરિવેટિવ ગેઇનને તપાસવાની જરૂર છે કારણ કે સેન્સર સિગ્નલમાં નોઇઝ આપશે જો તમે નોઇઝી સિગ્નલ્સને અલગ કરવાનો પ્રયાસ કરો છો તો આપણને ખૂબ નોઇઝી સિગ્નલ્સ મળે છે તેથી ત્યાં ડેરિવેટિવના હાઈ ફ્રીક્વન્સી ગેઇનને મર્યાદિત કરવાની જરૂર છે જેથી પ્રોસેસ સિગ્નલ અલગ પડે ત્યારે નોઇઝમાં વધારો ન થાય તેથી તે પ્રથમ સ્વરૂપમાં શક્ય છે જ્યારે બીજું સ્વરૂપ તેની જેમ શક્ય નથી પરંતુ તમે ઉદાહરણ તરીકે આવા પરિબળો ઉમેરી શકો છો તમે આવા શબ્દને ઉમેરીને તે પરિબળને ઉમેરી શકો છો તેથી આવા શબ્દને એકંદર ઇક્વેશન સાથે ઉમેરીને અથવા ફક્ત ડેરિવેટિવ ભાગ સાથે જ ઉમેરીને આ બેમાંથી એક વસ્તુ તમે કરી શકો છો તેથી જો તમે ત્રીજા સ્વરૂપ તરફ જુઓ એટલે કે સૌથી વધુ છે તો તમે જાણો છો કે સારા સૈદ્ધાંતિક સ્વરૂપમાં તે બીજાની નજીક શું છે પરંતુ તે એ અર્થમાં સંપૂર્ણપણે પેરેલલ છે જે 3 કોએફિશિયન્ટ્સ Kc Ti અને Td સંપૂર્ણપણે વિઘટિત છે તો તમે બીજાને બદલ્યા વિના તેમાંના કોઈપણને બદલી શકો છો તેથી તે અર્થમાં તે સંપૂર્ણપણે પેરેલલ અને સંપૂર્ણપણે ઇન્ટરેક્ટિંગ કરે છે અને હકીકત પર ભાર મૂકે છે તેના દ્વારા પણ Kc પણ ઇન્ટરેક્ટિંગ કરતું નથી તેને કેટલીકવાર ગેઇન સ્વતંત્ર કહેવામાં આવે છે અને આ પ્રમાણભૂત ઇક્વેશનો છે જે તમે મેળવો છો તેથી આ ત્રીજા સ્વરૂપ અને બીજા સ્વરૂપ વચ્ચેનો સંબંધ છે તમારી પાસે પહેલાથી જ બીજા અને પ્રથમ સ્વરૂપ વચ્ચેનો સંબંધ છે તેથી તમે બીજા અને બીજા સ્વરૂપ વચ્ચે પહેલેથી જ સંબંધ ધરાવી શકો છો તેથી તમે તેને બદલી શકો છો અને અન્ય એક મેળવી શકો છો અને તમે તે જ રીતે કરી શકો છો તમે જાણો છો કે ડેરિવેટિવ શબ્દ સાથે લેગ ટર્મ રાખીને ડેરિવેટિવ લિમિટિંગ કરી શકો છો તેથી આ સમજવાની જરૂર છે કે PID ઇક્વેશનો જુદા જુદા સ્વરૂપોમાં આવે છે તેથી હવે ચાલો આપણે ઝડપથી પસાર થઈએ તમે જાણો છો ફક્ત PID ઇક્વેશન મૂકવું એ પૂરતું નથી તેથી આપણે સૌ પ્રથમ હાર્ડવેર તરફ જોયું જે PID કંટ્રોલર છે આપણે PID ઇક્વેશન જોયું છે અને હવે આપણે PID કંટ્રોલરની કેટલીક સોફ્ટવેર સુવિધાઓ જોવા જઈ રહ્યા છીએ જેથી આપણને સમગ્ર PID કંટ્રોલર અમલીકરણ વિશે થોડો ખ્યાલ આવે તેથી તમારી પાસે છે હું તેમને ફક્ત સૂચિબદ્ધ કરીશ ત્યાં કોઈ નિશ્ચિત ક્રમ નથી અને તેમાંના કેટલાક તમે પહેલેથી જ જોયા છે તેથી આ તમે પહેલેથી જ જોયું છે કે ડેરિવેટિવ ફંક્શન એક્ટ રાખવાનો વિકલ્પ ફક્ત પ્રોસેસ વેરિયેબલ પર જ હોય છે અને સેટ પોઇન્ટ ફેરફારો પર નહીં કારણ કે સેટ પોઇન્ટ ફેરફારો જેવા પગલા લઈ શકાય છે તેથી તે અચાનક પ્લાન્ટમાં ખૂબ ઊંચા ઇનપુટને પ્રેરિત કરે છે જેથી ઇનપુટ લગભગ આવેગની જેમ અને જેમ વધે છે અને જો તમે પગલામાં ફેરફાર કરો છો તો તે ડેરિવેટિવ શબ્દને કારણે નીચે આવશે તેથી તમે ડેરિવેટિવ શબ્દ પર આવા સેટ પોઇન્ટ ફેરફારોને ક્યારેય લાગુ કરતા નથી પરંતુ તમે ડેરિવેટિવ શબ્દને માત્ર પ્રોસેસ વેરિયેબલ દ્વારા લો છો તેથી તમારે રીસેટ વિન્ડઅપ સુરક્ષા માટેની જોગવાઈ પૂરી પાડવાની જરૂર છે આ અંગે આપણે વિગતવાર ચર્ચા કરી છે તમારે બમ્પ લેસ ઓટો મેન્યુઅલ ટ્રાન્સફર પ્રદાન કરવાની જરૂર છે આ પણ આપણે પ્રદાન કર્યું છે કેટલીકવાર તમે ચર્ચા કરી છે તમે જાણો છો કે ત્યાં કંટ્રોલરમાં વિવિધ પ્રકારના ફિલ્ટર્સ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેથી એક ફિલ્ટર ડેરિવેટિવ્ઝને મર્યાદિત કરવાનું છે તમે પ્રોસેસના અમુક મોડ્સને ઉત્તેજિત ન કરવા માટે ખાસ હેતુ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકો છો જે ખૂબ જ ઓસીલેટેડ છે દાખલા તરીકે જો તમે હો તો કલ્પના કરો કે જો તમે પ્રયત્ન કરી રહ્યા છો પ્રયાસ કરી રહ્યા છો જો તમે છો જો તમારી પાસે મોલ્ટેન સ્ટીલ કહેવામાં આવે છે જ્યાં મોલ્ટેન સ્ટીલને ધીમે ધીમે ખસેડવાનું હોય છે ત્યાં તે નમેલું હોવું જોઈએ તેથી આવા કંટ્રોલર્સ માટે પ્રમાણભૂત PID કંટ્રોલર યોગ્ય છે પરંતુ તે સિવાય તમે એક્ચ્યુએટર પહેલાં બધુ જ યોગ્ય છે તમે નિશ્ચિત ફિલ્ટર કદ મૂકો છો કે તે ઓસીલેટરી મોડ્સને આ લિક્વિડ સપાટી સ્પિલિંગ એ સાથે લિંક કરી શકાય છે રેઝોનન્ટ વર્તણૂક ખૂબ જ અત્યંત અન ડેમ્પ્ડ ઓસીલેટ સાથે લિંક કરી શકે છે મારો મતલબ નિશ્ચિત ફ્રીક્વન્સી પર ખૂબ જ ઓછી ડેમ્પ્ડ ઓસીલેટરી વર્તણૂક છે તેથી તમે તેને ઉત્તેજિત કરવા માંગતા નથી તેથી તમે તે ફ્રીક્વન્સી પર ઇનપુટ આપવા માંગતા નથી તેથી આવા હેતુઓ માટે તમે કેટલીકવાર નોચ ફિલ્ટર્સનો ઉપયોગ કરો છો જે તમને તમને બધા સિગ્નલ્સને પસાર કરશે પરંતુ ફક્ત ખૂબ જ સિગ્નલ્સ આપશે તેથી તમે જાણો છો કે તેઓએ ફ્રીક્વન્સી પર કેરેક્ટરિસ્ટિકસ પ્રાપ્ત કરી છે કંઈક અંશે આ રીતે તમે જાણો છો તેથી આ રેન્જમાં તેઓ કંટ્રોલ સિગ્નલ્સને પસાર કરશે આ રેન્જમાં પણ તેઓ કંટ્રોલ સિગ્નલ્સને પસાર કરશે પરંતુ આ નેરો રેન્જમાં તેઓ સિગ્નલને બંધ કરી દેશે તેથી જો તમારી પાસે આ રેન્જમાં તમારી રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે તેથી આ રેન્જમાં નોચ ફિલ્ટર કોઈપણ ઇનપુટ્સને આવવા દેશે નહીં તેથી આવી વસ્તુઓ કરવાની જરૂર છે તમારે એન્ટિ એલિયાસિંગ ધરાવે છે અને તેઓ ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમામ પ્રકારની ગણતરી કરશે તેથી તે જાણીતું છે કે જો કોઈ સિગ્નલ નમૂના લેવામાં આવે છે તો તેના એનાલોગ સ્પેક્ટ્રમ પુનરાવર્તિત થાય છે તેથી તમે કરી શકો છો કે આ એક ખૂબ જ પ્રમાણભૂત સિગ્નલ પ્રોસેસિંગ ઘટના છે તેથી જો તમે સિગ્નલ લો છો જે લો પાસ છે તેથી તેના સ્પેક્ટ્રમ આ ઓમેગા માઇનસ ઓમેગા જટિલ સ્પેક્ટ્રમ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી જો સ્પેક્ટ્રમ આવા હોય અને જો તમે તેને આ દરે નમૂના લેતા હોવ તો તે પુનરાવર્તિત થાય છે ખરેખર સેમ્પલિંગ સિગ્નલના સ્પેક્ટ્રમનું પુનરાવર્તન થવાનું છે ખરેખર સેમ્પલિંગ સિગ્નલના સ્પેક્ટ્રમનું પુનરાવર્તન થવાનું છે તેથી તે અનિશ્ચિત સમય સુધી પુનરાવર્તિત કરવામાં આવશે તેથી હવે કલ્પના કરો કે જો તમે ઇચ્છો તો જો તમે આ બનાવો છો જો તમે સેમ્પલિંગ ફ્રીક્વન્સી ઓછી કરો છો પછી તે તારણ આપે છે કે ધારો કે હવે હું બીજી રીતે અતિશયોક્તિ કરી રહ્યો છું ધારો કે ફિલ્ટર સિગ્નલ છે આ બેન્ડવિડ્થ સિગ્નલ છે પછી તમે તેને આ ફ્રીક્વન્સી પર ફિલ્ટર કરી રહ્યા છો પછી હવે આ લોબ્સ આવશે અને ઓવરલેપ થવાનું શરૂ કરશે તેથી આ લોબ્સમાંથી એક હશે અને સંભવત આ અન્ય લોબ હશે તેથી તે ઇફેક્ટિવ રીતે એકવાર આ બંને લોબ્સ થશે જો તમે સરવાળો લો છો તો પછી તમને ડિજિટલ સિગ્નલનું ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ મળશે કંઈક આવું દેખાશે તેથી તમે તે જુઓ છો પરંતુ આ સિગ્નલનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે આ સામાન્ય રીતે લો પાસ કંટ્રોલ માટે ઓછી ફ્રિક્વન્સી પાર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે જુઓ છો કે સિગ્નલનો ઉચ્ચ ફ્રિક્વન્સી પાર્ટ જે કંટ્રોલ માટે એટલો મહત્વપૂર્ણ ન હતો એક પ્રકારનું ફોલ્ડ બેક મળ્યું છે અને તે ઓછી ફ્રીક્વન્સીવાળા ભાગ પર આવ્યું છે તે હવે ઓછી ફ્રીક્વન્સીવાળા ભાગને અસર કરી રહ્યું છે જે મહત્ત્વનું છે હું ખૂબ જ ટૂંકમાં કહું છું તેથી આ હેતુ માટે તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે ન થાય તેથી તમારે ફક્ત ખાતરી કરવાની જરૂર છે તમે સૌ પ્રથમ એનાલોગ સિગ્નલને એવી રીતે કટઓફ કરો છો જેમ કે હાઇ ફ્રિક્વન્સી પાર્ટ લો ફ્રિક્વન્સી પાર્ટમાં પાછો ફોલ્ડ કરી શકતો નથી તેથી તે હેતુ માટે તમારે ફિલ્ટર્સની જરૂર પડે છે અને આવા ફિલ્ટર્સને એન્ટિ એલિયારિંગ ફિલ્ટર્સ કહેવામાં આવે છે તેથી તમારે આવા ફિલ્ટર્સની જરૂર હોય છે આપણે તે યાદ રાખવું જ જોઇએ તેવી જ રીતે આ પણ આપણે જોયું છે કે આપણે નક્કી કરવાની જરૂર છે કે આપણે પોઝિશનમાં અથવા એપ્લિકેશનમાં અથવા નિરપેક્ષ અથવા બીજા શબ્દોમાં કહીએ તો વેગ સ્વરૂપ અથવા ઇન્ક્રીમેન્ટલ ફોર્મમાં PID અલ્ગોરિધમનો અહેસાસ કરીશું કે નહીં ઓટો મેન્યુઅલ ટ્રાન્સફરના રેફરન્સમાં કેટલાક ફાયદા છે ત્યાં કેટલાક એક્ટિવેટર છે જે વધારાનું આઉટપુટ લેશે તેથી તે નક્કી કરવાની જરૂર છે કેટલીકવાર તમે જાણો છો સામાન્ય રીતે આપણે શીખ્યા તેમ ઇલેક્ટ્રોનિક્સ પણ આપણે જોયું છે ધારો કે જો તમારી પાસે આદર્શ કમ્પેરેટર્સ હોય તો આઉટપુટ સ્વિચ કરવાનું ચાલુ રાખશે તેથી આપણે એક મૂકીએ છીએ અથવા તો એક હિસ્ટેરેસીસ અથવા a અથવા 0 પોઈન્ટની આસપાસ એક નાનો ડેડ ઝોન મૂકીએ છીએ તેથી આપણે કહીએ છીએ કે જો અહીં આ ઝોનની અંદર થોડી એરર હોય તો હું જવાનો નથી હું મારું કંટ્રોલ આઉટપુટ પહેલાની જેમ રાખીશ તેથી તમે હિસ્ટેરિસિસ મૂકો છો તમે જાણો છો મને તે સ્પષ્ટ રીતે દોરવા દો જેથી તમારી પાસે ઇનપુટ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક હોય અને તમારી પાસે હિસ્ટેરિસિસ કર્વ હોય છે તેથી તમે કહો છો કે જો એરર આ ઝોનમાં હોય તો હું જાળવવાનો છું મૂળભૂત રીતે જાળવણી કરીશ તેથી જો હું અહીં હતો જ્યાં સુધી એરર આ ઝોનની બહાર ન જાય ત્યાં સુધી હું જાળવી રાખીશ અને પછી કરીશ તેથી આ એક છે આ એક હિસ્ટેરિસીસ સ્વિચ છે હમણાં તમે સરળ સ્ટ્રેસ હિસ્ટેરિસિસ તુલનાત્મક કરી શકો છો તમારી પાસે આવું પણ કંઈક હોઈ શકે છે તેથી તમે કહો છો કે હું ગેઇન જાળવી રાખીશ અને તેઓ ધીમે ધીમે રમતને બદલી નાખે છે તેથી આ ઝોનમાં ફાયદો એ છે આઉટપુટ સ્વિચ કરવામાં આવતું નથી તેથી નોઇઝ ટાળવા માટે આ વસ્તુઓ કરી શકાય છે એટલે કે તેઓ કદાચ તે મોટાભાગની એરર સહન કરી શકો છો અને અન્યથા તે બિનજરૂરી રીતે નોઇઝ કરશે કારણે એક્ચ્યુએટરને ખસેડતું રહેશે તેથી કેટલાક એક્ટિવેટર માટે આ સારું ન હોઈ શકે તો તમારે મેન્યુઅલ બાયસ માટેની જોગવાઈ પ્રદાન કરવાની જરૂર છે તમે જાણો છો કે મેન્યુઅલ ઇનપુટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે પસંદ કરી શકો છો કે ઓપરેટર કેટલીકવાર મેન્યુઅલ બાયસ પ્રદાન કરશે જો તે ખૂબ જ અનુભવી તરીકે કામ કરે છે અને પોતે જ કેટલીકવાર ખૂબ જ નોન લિનિયર અને અત્યાધુનિક કંટ્રોલર્સ તરીકે કાર્ય કરી શકે છે તેથી જો તેને PID આઉટપુટ પસંદ ન હોય તો તમે તેમને તેને બદલવાની તક આપવાનું પસંદ કરી શકો છો આ કહ્યું પછી ચાલો આ તમે સામાન્ય રીતે અમલીકરણનાં લક્ષણો જાણો છો અને હવે આપણે કંટ્રોલ પરના કેટલાક તથ્યો પર આવીશું હું કંટ્રોલમાં રહેલા પ્રારંભિક કાર્યોથી પ્રારંભ કરવા માંગતો હતો કારણ કે આ તે ભાગો છે જે સામાન્ય રીતે આપણા અંડરગ્રેજ્યુએટ કંટ્રોલ કોર્સમાં હોય છે આપણે ક્યારેય ધ્યાન આપતા નથી અને તેમના પર ધ્યાન આપ્યું નથી પરંતુ ઓછામાં ઓછું મને ઉલ્લેખ કરવા દો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો છે તેથી સૌ પ્રથમ મેનીપ્યુલેટેડ વેરિયેબલ્સની પસંદગી કરવા દો કયા વેરિયેબલ્સમાં હેરાફેરી કરવાની છે નિયંત્રિત વેરિયેબલ્સની પસંદગી કયા વેરિયેબલ્સને નિયંત્રિત કરવાના છે કેટલીકવાર વધારાના માપની પસંદગી જરૂરી છે માટે તમે જાણો છો કે કેસ્કેડ લૂપ્સના કિસ્સામાં આપણે જોયું છે તેમ ડિસ્ટર્બન્સ અસ્વીકાર જેવી સારી કંટ્રોલ કામગીરી પ્રાપ્ત કરવા માટે પસંદગી જરૂરી છે તેથી તમે કાસ્કેડ કેવી રીતે કરશો જે વેરિયેબલ છે જે તમે આંતરિક લૂપ ફીડબેક તરીકે સમજવા અને ફીડ કરવા માંગો છો તમારે તે સમજવાની જરૂર છે કન્ટ્રોલ કન્ફિગરેશનની પસંદગી એટલે કે તમે કન્ટ્રોલર્સ અને સેન્સર્સને કેવી રીતે કનેક્ટ કરવા જઇ રહ્યા છો શું તમે તેને ફીડ ફોરવર્ડ ને જાણો છો અને તેથી આ કંટ્રોલર પ્રકારની પસંદગી કરવાની જરૂર છે તે પછી તમે સિંગલ લૂપ કંટ્રોલર્સ સાથે સિંગલ વેરિયેબલ કન્ટ્રોલર્સના સેટ તરીકે ઉપયોગ કરવા જઇ રહ્યા છો તેથી આ બધી વસ્તુઓની પસંદગી કરવાની જરૂર છે અને તે પછી જ આપણે પ્રશ્ન કરીશું એકવાર તમે આ પસંદ કરી લો પછી મારો કહેવાનો અર્થ કંટ્રોલ લૂપ ડિઝાઇન છે જેના પર આપણે ખૂબ ધ્યાન આપીએ છીએ તે સેટ કરવાનો પ્રશ્ન આવશે જેથી તે ઘણા પછીના સ્ટેજે આવે છે આ તે કંઈક છે જેનો હું ઉલ્લેખ કરવા માંગતો હતો જો કે તે તારણ આપે છે કે આમાંના ઘણા પ્રશ્નો સામાન્ય રીતે પ્લાન્ટના આપેલ વર્ગ માટે હોય છે આ પ્રશ્નો સામાન્ય રીતે સમાધાન કરવામાં આવે છે જો તમે રિએક્ટરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો કયા વેરિયેબલ્સનો અહેસાસ કરવો તે સામાન્ય રીતે જાણીતું છે તેથી સામાન્ય રીતે જ્યારે તમારી પાસે મોટો પ્લાન્ટ હોય ત્યારે આ એટલું સ્પષ્ટ ન હોઈ શકે આ વિકલ્પો પછી તમારે તે શોધવાનું છે તેથી એક વખત તમે તે કરી લો પછી તમારે લગભગ કંટ્રોલ હેતુઓ નક્કી કરવાની જરૂર છે જે તમારે જાણવાની જરૂર છે તમે ક્યાં કરવા માંગો છો તમે કયા વેરિયેબલ્સને નિયંત્રિત કરવા માંગો છો કઈ રીતે અને ક્યાં તમે વેલ્યુઝને સેટ કરવા માંગો છો જે તમારી પાસે છે તમારી પાસે પ્લાન્ટમાંથી સારું પર્ફોર્મન્સ છે અને સામાન્ય રીતે કામગીરીને પૈસાની દ્રષ્ટિએ માપવામાં આવે છે તેથી એકવાર તમે જથ્થાબંધ કરવા માટે જરૂરી કાર્યકારી ઓબ્જેક્ટિવ્સને વ્યાપકપણે સમજો છો તેથી તમારે ખરેખર વેલ્યુઝ નક્કી કરવાની જરૂર છે જે કેટલાક સ્કેલર ખર્ચને ઘટાડશે સ્કેલર એટલે કામગીરીનો એક જ એકંદર ખર્ચ જેમાં કદાચ પ્રતિ કલાક રૂપિયાના રૂપિયા તરીકે વ્યક્ત કરવામાં આવે છે તેથી તમારે એ સમજવાની જરૂર છે કે ફ્લૉ પરના વિવિધ અવરોધો છે જો તમે તે કરવા માંગતા હો તો તમારે ફ્લૉ પરના અવરોધો વિવિધ સાધન અવરોધો એક્ચ્યુએટર ઇનપુટ અવરોધોને ઓળખવાની જરૂર છે અને તમારે ઉત્પાદનના સ્પેસિફિકેશન્સ ને પણ સમજવાની જરૂર છે ચાલો આપણે કહીએ કે તે ઉત્પાદનની રચનાની સીમાઓ અથવા ઉત્પાદનના પરિમાણની સીમાઓ છે તેથી કંટ્રોલ હેતુઓ સ્પષ્ટ કરી શકાય તે પહેલાં ઓળખી કાઢવા માટે આ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે પછી જ તમે લક્ષ્ય બનાવી શકો છો તમે કંટ્રોલર ડિઝાઇન કરવાનું પણ શરૂ કરી શકો છો તે તારણ આપે છે કે ખર્ચ j છે એટલે કે તમે જે કિંમત ઘટાડવા માંગો છો તે આધાર રાખે છે સામાન્ય રીતે વેરિયેબલ્સના સ્ટેડી સ્ટેટ વેલ્યુઝ પર ખાસ કરીને પ્રોસેસ કંટ્રોલમાં વધુ આધાર રાખે છે જેમ કે ફ્લૉ કારણ કે પ્રોસેસ કંટ્રોલો નથી હોતા સામાન્ય રીતે હંમેશાં પ્રોસેસ હોતી નથી બધા સમય ઓસિલેટેડ હોતી નથી બરાબર હોય છે તેઓ ક્યારેક ક્યારેક ઓસિલેટેડ થઈ જશે પરંતુ મોટાભાગનો સમય તેઓ તમને તેમની સ્ટેડી સ્ટેટ્માં જ રહેવાના છે અને તેથી તે સ્ટેડી સ્ટેટ વેલ્યુઝ છે જે મુખ્યત્વે ખર્ચ નક્કી કરે છે તેથી આને પણ ઓળખવાની જરૂર છે આ આપણા જેવા લોકો માટે સમજવું જોઈએ કે જેઓ ગતિશીલતા પર ઘણું ધ્યાન આપે છે પરંતુ કેટલીકવાર સ્ટેડી સ્ટેટ કામગીરીની અવગણના કરે છે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે તે સ્ટેડી સ્ટેટ કામગીરી છે જે સામાન્ય રીતે પ્રોસેસ કંટ્રોલ પ્લાન્ટમાં કામગીરીનો ખર્ચ નક્કી કરે છે હવે આ ખર્ચ ઓપ્ટિમાઇઝેશન કેટલી હદ સુધી શક્ય છે તે ડિગ્રીઝ ઓફ ફ્રિડમ પર આધારિત છે હવે ડિગ્રીઝ ઓફ ફ્રિડમ શું છે સ્વતંત્રતાનો મૂળભૂત અર્થ છે મૂળભૂત રીતે તે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે ધારો કે તમે કહો છો કે મારી પાસે આ પ્લાન્ટ છે આ સંચાલક ઇક્વેશનો છે આ તે વસ્તુઓ છે જેને નિયંત્રિત કરી શકાય છે અથવા ચાલાકીપૂર્વક કરી શકાય છે તે એવી વસ્તુઓ છે જેની ચાલાકી કરી શકાતી નથી તે આપણને ત્યાં આપવામાં આવે છે ત્યાં તમે ડિસ્ટર્બન્સ જાણો છો કેટલાક ફિડ કોઈક ફ્લૉ દર અથવા કેટલાક ટેમ્પરેચરેથી આવે છે તેના પર કોઈ કંટ્રોલ નથી તો પછી આ પરિસ્થિતિને જોતાં આપણે કહીએ કે કેટલાક ટેમ્પરેચર અને કેટલાક સ્તર માટે સ્વતંત્ર રીતે વેલ્યુઝ નક્કી કરવાનું શક્ય છે તો તમે આવા પ્રશ્નો જાણો છો કે એવું તે શું શક્ય છે કે તમે જાણો છો એટલે સ્વતંત્રતાની માત્રા કેવી રીતે હાંસલ કરવું શક્ય છે કંટ્રોલ સાથેની પરિસ્થિતિને જોતાં કયા પ્રકારનાં કંટ્રોલ હેતુઓ સિદ્ધ કરવાં શક્ય છે તેથી કંટ્રોલ ઓબ્જેક્ટિવ્સ નક્કી કરતા પહેલા તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે જો n એ પ્રોસેસ ઇક્વેશનોની સંખ્યા હોય જે સામાન્ય રીતે સ્ટેટ્સની સંખ્યા સાથે સરખાવે છે અને f એ વેરિયેબલ્સની સંખ્યા છે અને તે બાહ્ય અવરોધ વેરિયેબલ્સની સંખ્યા છે બાહ્ય અથવા અવરોધ છે તો તમે જાણો છો કેટલીકવાર તે હોઈ શકે છે જ્યારે આપણે એ અર્થમાં મર્યાદિત કરીએ છીએ તમે અમુક સ્પેસિફિકેશન્સ ને કારણે તેમને ખસેડી શકતા નથી કેટલીકવાર તે બાહ્ય રીતે આવી રહ્યા છે જેમ કે મેં કહ્યું હતું કે કેટલાક ફીડનો થોડો ફ્લૉ છે અને જો n એ કંટ્રોલ હેતુઓ અથવા સ્પેસિફિકેશન્સ ની સંખ્યા હોય તો સામાન્ય રીતે આપણે આપણા સ્ટેડી સ્ટેટ હેતુઓ લીધા છે તેથી આ વેલ્યુ સ્થિરતા પર કંઈક જાળવવું જોઈએ આ એક કંટ્રોલ ઓબ્જેક્ટિવ છે તેથી જો તમારી પાસે આવા ઓબ્જેક્ટિવ્સની સંખ્યા n હોય તો સ્વતંત્રતાની માત્રાને સામાન્ય રીતે f n nd કહેવામાં આવે છે મૂળભૂત રીતે શું એટલે કે તમારી પાસે વેરિયેબલ્સની f સંખ્યા ફ્રી વેરિયેબલ્સ છે હવે તેમાંના n છે તેથી મારો કહેવાનો અર્થ એ છે કે આદર્શ રીતે તમારી પાસે સ્વતંત્રતાની f ડિગ્રીઓ હશે કારણ કે આ f વેરિયેબલ્સ છે જે અવકાશમાં આગળ વધી શકે છે પરંતુ n ઇક્વેશનોને કારણે તેઓ પ્રથમ અવરોધ છે તેથી તેઓ f n છે તેથી જો તમારી પાસે ત્રણ વેરિયેબલ છે અને જો તમારી પાસે બે ઇક્વેશનો છે તો ફક્ત એક નિશ્ચિત લિનિયર કોમ્બિનેશન જે તમે સોંપી શકો છો અથવા એક નિશ્ચિત વેરિયેબલ તમે ફાળવી શકો છો પરંતુ તમે આ બે ઇક્વેશનોને સંતોષવા માટે સ્વતંત્ર રીતે ત્રણ વેરિયેબલ્સ ફાળવી શકતા નથી તેથી તે પછી તે f n બને છે અને પછી તેના કરતા વધુ આ f n માંથી કેટલીક અન્ય ડિગ્રીઝ ઓફ ફ્રિડમ લોસ્ટ થઇ જાય છે કારણ કે કેટલાક વેરિયેબલ્સ બાહ્ય રીતે સેટ હોય છે તેથી તમે તેમને બદલી શકતા નથી એટલે પછી સ્વાતંત્ર્યની બાકીની માત્રાઓ f n nd છે અને તે કંટ્રોલ હેતુઓની સંખ્યા કરતાં વધારે હોવી જોઈએ એટલે જો તેમ હોય તો કંટ્રોલ હેતુઓની સંખ્યા તેના જેટલી જ હોય છે તો પછી તમારું સોલ્યુશન તમને કંટ્રોલની સમસ્યાનો એક અનન્ય સોલ્યુશન મળશે જો તે તેનાથી વધુ હોય તો તમે તેને સંતોષી શકતા નથી કારણ કે તમારી પાસે અજ્ઞાત કરતાં વધુ સંખ્યામાં ઇક્વેશનો છે અથવા જો તે તેનાથી ઓછું છે તો પછી તમારી પાસે ઓપ્ટિમાઇઝેશનની થોડી વધુ તક છે તમે મૂકી શકો છો તમે ખરેખર કેટલાક વધુ ઓબ્જેક્ટિવ્સ લાવી શકો છો તો માત્ર તમને એક સંક્ષિપ્ત ઉદાહરણ આપવા માટે વિચાર કરો કે જેને હલાવવામાં આવેલ ટાંકી હીટર તરીકે ઓળખવામાં આવે છે મૂળભૂત રીતે એક ટાંકી જેમાં થોડો ફ્લૉ આવે છે અને તમે ટાંકીનું ટેમ્પરેચર તેમજ સ્તર જાળવી રાખવા માંગો છો તેથી તમે આ બે સંચાલિત ઇક્વેશનો ખૂબ જ સરળ છે તેથી આ સ્તરનું ઇક્વેશન છે અને આ ટેમ્પરેચરનું ઇક્વેશન છે આપણે ધારીએ છીએ કે આપણે અમુક હીટ ઇનપુટ આપી રહ્યા છીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ તેથી ત્યાં બે ઇક્વેશનો છે તેથી n 2 છે ત્યાં 6 વેરિયેબલ છે તેથી આમાંના f 6 છે તેથી બે ડિસ્ટર્બન્સો Fi અને Ti કે જે ફ્લૉ દર છે અને ફીડનું ટેમ્પરેચર છે તેથી આપણે ધારીએ છીએ કે આપણે કરી શકતા નથી તેથી તે લોસ્ટ થઇ જાય છે તેથી 6 2 2 માંથી 2 લોસ્ટ થઇ જાય છે એટલે મુક્તિની બાકીની માત્રાઓ 2 છે એટલે કે તેનો અર્થ એ થયો કે તે બે કંટ્રોલિત હેતુઓ સુધી લઈ શકે છે તેથી જો તમે સેટ કરવા માંગતા હો તો જો તમે Q અને F ને નિયંત્રિત કરીને F T અને H નહીં પણ T ને સેટ કરવા માંગતા હો તો આ શક્ય છે તેથી આ તે છે જે ડિગ્રીઝ ઓફ ફ્રિડમ વિશે છે તે જ રીતે તમે જુઓ છો કે કેટલીકવાર સામાન્ય રીતે કંટ્રોલ લૂપમાં તમે કરી શકો છો તમારી પાસે છે ટીપીકલ કંટ્રોલ લૂપ કે જેને આપણે ખરેખર સ્વતંત્રતાની એક ડિગ્રી ગણીએ છીએ આ તે છે આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે જુઓ છો કે આ એક ટીપીકલ કંટ્રોલ લૂપ છે જેમાં અહીં અહીં અહીં અહીં ઘણા ડિસ્ટર્બન્સો છે તેમજ R પણ આપણે શેર કરવા માંગીએ છીએ પરંતુ તે શક્ય નથી કારણ કે આ સ્વતંત્રતા કંટ્રોલરની એક ડિગ્રી છે તેથી C નો ઉપયોગ કરીને તમે કાં તો કરી શકો છો તમે તે બંનેને સ્વતંત્ર રીતે પસંદ કરી શકતા નથી એટલે કે ઇક્વેશનોમાંથી સ્પષ્ટ છે તેથી તે જે કહે છે તે આ છે તે કહે છે કે આ Y પસંદ કરો છો તો તમારો સેટ પોઇન્ટ ફીડબેક નિશ્ચિત છે તમે તેને બદલી શકતા નથી તેથી તમારી પાસે માત્ર એક જ ડિગ્રીની સ્વતંત્રતા છે તમે ફક્ત એક જ વેરિયેબલના રિસ્પોન્સને યોગ્ય રીતે સેટ કરી શકો છો તેથી અથવા તેનાથી વિપરીત જો તમે કોઈ નિશ્ચિત રેફરન્સ ફીડબેક મેળવવા માટે C પસંદ કરો છો તો પછી તમારો ડિસ્ટર્બન્સ ફીડબેક નક્કી કરવામાં આવે છે હવે તમે આ રાખીને પરિસ્થિતિને સુધારી શકો છો તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં શા માટે સ્વતંત્રતાની બે ડિગ્રી છે કારણ કે તમે એક સેટ પોઇન્ટ પ્રી ફિલ્ટર રજૂ કર્યું છે આને સેટ પોઇન્ટ પ્રી ફિલ્ટર કહેવામાં આવે છે તેથી તમે જે કરી રહ્યા છો તે એ છે કે તમે D0 ને સોંપવા માટે પસંદ કરો છો જો કે હજી પણ અવરોધો છે તો પણ તમે આ બંધારણ માટે મનસ્વી રિસ્પોન્સો અનુભવી શકતા નથી પરંતુ તેમ છતાં તમે હવે તે રેફરન્સને આકાર આપવા માટે તેમજ ડિસ્ટર્બન્સને આકાર આપવા માટે બે સ્વતંત્ર માર્ગો બનાવ્યા છે પરંતુ યાદ રાખો કે હજુ પણ તમે નથી કરતા જો તમે માત્ર એક C પસંદ કરો છો પછી તમે તમારા રિસ્પોન્સને આકાર આપી શકતા નથી D0 અને Di અને Dm ને એક સાથે આકાર આપી શકતા નથી તમે તેમાંના માત્ર એક માટે જ યોગ્ય રીતે કરી શકો છો તેથી તમે જુઓ કંટ્રોલ સ્ટ્રક્ચર પસંદ કરવા માટે સક્ષમ થવા માટે આને સમજવું પડશે તેથી જો ખરેખર આ આપણને કહે છે કે જો આપણે સ્વતંત્ર ડિસ્ટર્બન્સ અને રેફરન્સ સેટ પોઇન્ટ્સ સોંપવા માંગતા હોઈએ તો આપણે કન્વેન્શનલ કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તે સ્વતંત્રતાની એક ડિગ્રી છે તેથી તેવી જ રીતે ધારો કે આપણી પાસે બે વિકલ્પો છે આપણે ખરેખર એક સાથે સંખ્યાબંધ પ્રોસેસ વેરિયેબલ્સને નિયંત્રિત કરવા પડશે તેથી આપણી પાસે વિકલ્પો છે તેથી આપણા વિકલ્પો શું છે કાં તો આપણે સિંગલ લૂપ કન્ટ્રોલર્સના સેટનો ઉપયોગ કરી શકીએ જે મેનિપ્યુલેટેડ વેરિયેબલ A કંટ્રોલ્સ વેરિયેબલ B મેનીપ્યુલેટેડ વેરિયેબલ C નિયંત્રિત કરે છે તેથી A થી B એક સિંગલ લૂપ કન્ટ્રોલર B નો ફીડબેક આપે છે અને ડ્રાઇવ A આપે છે D ડ્રાઇવ C નો ફીડબેક આપે છે તેથી તમારી પાસે સિંગલ લૂપ કન્ટ્રોલર્સનો સંખ્યાબંધ સેટ છે તેની તુલનામાં તમે કરી શકો છો બીજો વિકલ્પ શું છે બીજો વિકલ્પ એ છે કે એક મોટા મલ્ટિવેરિયેબલ કંટ્રોલર્સ છે જે તમામ ફીડબેક લેશે અને જે તમામ એક્ટિવેટર્સને ચલાવશે અને તે એક મલ્ટિવેરિયેબલ સિસ્ટમ છે આ વધુ આધુનિક છે તો તમે ક્યારે શું કરો છો તેથી તમારી પાસે નોન ઇન્ટરેક્ટિંગ પ્રોસેસઓ છે તમે જુઓ છો કે જો તમારી પાસે એક લૂપ કંટ્રોલર હોય છે તો પછી જ્યારે તમે એક પ્રોસેસને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે એક વેરિયેબલ નથી તમે એ હકીકતની કાળજી લઈ શકતા નથી કે a કે આ વેરિયેબલ માં ફેરફાર બીજા વેરિયેબલમાં પરિવર્તન લાવી શકે છે આ તથ્યને ધ્યાનમાં લઈ શકાતું નથી તેથી જો વેરિયેબલ ગતિશીલતા વચ્ચે ઇન્ટરેક્ટિંગ હોય તો સિંગલ લૂપ કંટ્રોલર્સનો સમૂહ ખૂબ જ સમસ્યારૂપ હોઈ શકે છે અને તેનો ઉપયોગ થવો જોઈએ નહીં એવી જ રીતે તમારે આમાંના ઘણા બધા વેરિયેબલ્સ પર અવરોધો જાળવવા પડી શકે છે પરંતુ પછી દરેક કંટ્રોલર ખરેખર ફક્ત એકને જ નિયંત્રિત કરે છે તેથી પછી જો તમારી પાસે આવા અવરોધો છે જે બદલાતા રહે છે તો પછી સિંગલ લૂપ કંટ્રોલર્સના આ સેટનો ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ છે તેથી મારો કહેવાનો અર્થ એ છે કે બીજી તરફ ટ્યુનિંગ ખૂબ જ સરળ છે ત્યાં કેટલાક પ્લસ પોઇન્ટ્સ છે જે તમારે જરૂરી છે તમારે ખરેખર ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેઓ તમે વિવિધ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકો છો જ્યાં નોંધ કન્ટેનર ઇન્ટરેક્ટિંગ અથવા અવરોધો ગતિશીલ અવરોધોને બદલતા અવરોધો નથી તેથી તમારે જરૂર છે તમારી મોડેલિંગની જરૂરિયાત ઓછી છે તમે સરળ પ્રયોગો દ્વારા મોડેલો બનાવી શકો છો તે સામાન્ય રીતે સરળતા હોય છે સામાન્ય વત્તા બિંદુઓ સરળતા હોય છે બીજી તરફ તમારે પેરિંગ નક્કી કરવાની જરૂર છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ જે ચાલાકીવાળા વેરિયેબલ સાથે તમે લૂપ સેટ કરવાનું પસંદ કરશો જેના માટે કયા નિયંત્રિત વેરિયેબલ માટે આને પેરિંગ કહેવામાં આવે છે તમે જાણો છો કે જોડી બનાવવી એ બે ઇનપુટ્સ આઉટપુટ આપે છે તેથી આ એક રસપ્રદ મુદ્દો છે અને લોકો પાસે વિવિધ પદ્ધતિઓ છે આપણે તેમનો અભ્યાસ કર્યો નથી પરંતુ આ કરવાની જરૂર છે તેવી જ રીતે તે તારણ આપે છે કે તમારી પાસે કામગીરીનું નુકસાન છે તમે આવા કંટ્રોલને પ્રાપ્ત કરી શકતા નથી જેમ કે તમે મલ્ટિ વેરિયેબલ કન્ટ્રોલ સાથે કરી શકો છો અને જ્યારે તમારી પાસે સક્રિય અવરોધો હોય છે ત્યારે તમારી પાસે ખૂબ જ જટિલ લોજિક હોય છે તમારી પાસે સિંગલ લૂપ કંટ્રોલર્સના આ સેટથી ઉપર હોવું આવશ્યક છે તમારી પાસે સુપરવાઇઝરી લોજિક હોવું આવશ્યક છે જે આ બધા સિંગલ લૂપ કંટ્રોલર્સ પર ધ્યાન આપશે અને સંભવત સેટ પોઈન્ટને કાળજીપૂર્વક મેનિપ્યુલેટ કરશે તેથી આવા વધારાના લોજિકની જરૂર છે તેથી બધા કોમ્પ બીજી બાજુ જો તમારી પાસે મલ્ટિવેરિયેબલ કંટ્રોલર્સ હોય તો તે એટલું સરળ નથી પછી પ્રોસેસમાં ઇન્ટરેક્ટિંગ તેમજ અવરોધોને ખૂબ જ અવિરત રીતે નિયંત્રિત કરવામાં આવે છે હકીકતમાં તમે MPC ને જાણો છો મોડેલ આગાહી કંટ્રોલ જેવી વસ્તુઓ જે આજે ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય છે તે કંટ્રોલ પદ્ધતિઓ છે જેનો આપણે MPC નો અભ્યાસ કર્યો નથી આપણી પદ્ધતિઓ જે ઇન્ટરેક્ટિંગઓ અને અવરોધો સાથે મલ્ટિવેરિયેબલ પ્રોસેસઓને સંચાલિત કરવા માટે રચાયેલ છે તેથી તે બધી પદ્ધતિમાં નિર્મિત છે અને તે ખૂબ જ ઇફેક્ટિવ રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેથી તમારી પાસે છે ઇન્ટરેક્ટિંગની હાજરીમાં નોંધ કન્ટેનર રીતે સુધારેલ કામગીરી તમારી પાસે ફીડ ફોરવર્ડ કન્ટ્રોલને સરળ રીતે હેન્ડલ કરવું છે ફરીથી ફીડ ફોરવર્ડ તમે જાણો છો કે સિસ્ટમને મલ્ટિવેરિયેબલ બનાવે છે તમારી પાસે બદલાતા અવરોધોનું સરળ સંચાલન છે જેમ કે આપણે ઉલ્લેખ કર્યો છે અને તેમાં મલ્ટિવેરિયેબલ ડાયનેમિક મોડેલની જરૂર છે ટ્યુનિંગ સ્પષ્ટપણે મુશ્કેલ છે સિંગલ લૂપ કન્ટ્રોલના સેટ કરતા વધુ મુશ્કેલ છે ઓછું પારદર્શક સમજવું મુશ્કેલ છે અને આ મહત્ત્વની બાબત છે કે નિષ્ફળતાઓ ખૂબ નુકસાનકારક હોઈ શકે છે તેથી શું થાય છે તે એ છે કે તમે જાણો છો કે હવે એક બોક્સમાં તમે બધા લૂપ્સ મૂકી દીધા છે તેથી જો તે બોક્સ નિષ્ફળ જાય છે તો પછી તમારી પ્રોસેસ માટેના સંપૂર્ણ કંટ્રોલો લોસ્ટ થઇ જાય છે આ એક છે જે સમજવાની જરૂર છે અને તેથી આ એક મોટો વિશ્વસનીયતા ખતરો હોઈ શકે છે જે મલ્ટિવેરિયેબલ કંટ્રોલર ધરાવે છે તેથી કેટલીકવાર તમારે રીડન્ડન્સીની જરૂર પડે છે કન્ટ્રોલ લૂપ ગેઇનમાં પરફોર્મન્સ સેન્સર નોઇઝ દ્વારા મર્યાદિત કરી શકાય છે સેન્સર નોઇઝ બેન્ડવિડ્થની નજીક મર્યાદિત કરે છે જો તમે બેન્ડવિડ્થની નજીક વધારો છો તો નોઇઝ આઉટપુટ પર જશે જો તમારી પાસે સેન્સર બાયસ છે આ આપણે સમાન પૂર્વગ્રહની ચર્ચા કરી છે ખાસ કરીને યુનિટી ફીડબેક કન્ટ્રોલમાં આઉટપુટ પર સમાન પૂર્વગ્રહ દેખાશે તમે સેન્સર ડાયનેમિક્સ કેટલીક વાર કેટલાક સેન્સર જાણો છો ઉદાહરણ તરીકે થર્મોકપલ્સ હોય છે તેઓ સીધા જ પ્રોસેસમાં મૂકવામાં આવતા નથી તેઓ ખરેખર વેલ માંથી પસાર થાય છે જેથી ટેમ્પરેચર માટે ગરમી વેલમાંથી પસાર થવા માટે ટાઈમ કોન્સ્ટન્ટ લાગે છે અને આવા ટાઈમ કોન્સ્ટન્ટ સ્ટેબિલિટીની સમસ્યાઓનું કારણ બની શકે છે તેઓ કેટલીકવાર હાઇ પાસ ફિલ્ટરિંગ દ્વારા દૂર કરી શકાય છે પરંતુ ફરીથી તે નોઇઝ પેદા કરશે તેથી કોઈ છટકી શકશે નહીં તમારે કિંમતો ચૂકવવી પડશે તમે સેન્સર નોન લિનિયારિટી સેન્સર્સ જાણો છો જો સેન્સર્સ નોન લિનિયર હોય ઉદાહરણ તરીકે કહો કે ચાલો આપણે ઓરિફિસ મીટર સેન્સર લઈએ તેમાં એ છે તેની મૂળભૂત સેન્સિંગ મિકેનિઝમમાં સ્ક્વેર રૂટ લો છે તેથી જો તમે તેને લિનિયર સેન્સર તરીકે લો છો તો પછી શું થાય છે તે એ છે કે તમે ક્યાં કાર્યરત છો તેના આધારે પ્રોસેસ ગેઇન બદલાતો રહે છે જો તમે સો ટકા ફ્લો પર કામ કરી રહ્યા હોવ તો એક પ્રોસેસ ગેઇન થશે જો તમે વીસ ટકા ફ્લો પર કામ કરી રહ્યા હોવ તો બીજી પ્રોસેસ ગેઇન થશે તેથી કન્ટ્રોલર ગેઇનને ચુસ્ત રીતે સેટ કરવાની જરૂર છે તેથી તમારે સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરવું પડશે જો તમે સતત ગેઇન કન્ટ્રોલર સેટ કરી રહ્યા હોવ તો તમારે ગેઇન સેટ કરવાની જરૂર છે જે ઓસિલેશન પેદા કર્યા વિના તમામ પ્રોસેસ ગેઇન વિના તમામ પ્રોસેસઓ માટે કામ કરશે તેથી દેખીતી રીતે હવે તમે ગેઇનને નીચો સેટ કરશો અને જ્યારે પ્રોસેસ ગેઇન ઓછો થશે ત્યારે તે સુસ્ત વર્તણૂક તરફ લઇ જશે કેટલીકવાર એક્ચ્યુએટરમાં વિપરીત ઓન લિનિયારિટી હોવાને કારણે તેને ખૂબ જ સરસ રીતે રદ કરી શકાય છે જેથી ઓવરઓલ લૂપમાં સેન્સર નોન લિનિયારિટી વાસ્તવિક નોન લિનિયારિટી દ્વારા રદ થાય છે એક્ચ્યુએટર નોન લિનિયારિટી અને હકીકતમાં તે વાલ્વનો ઉપયોગ કરીને થાય છે કારણ કે વાલ્વ કેટલીક વાર વિપરીત નોન લિનિયારિટી ધરાવે છે આપણે આ બધું પછીથી જોવા જઈએ છીએ તેવી જ રીતે એક્ટિવેટર્સ માટે તમે સેચ્યુરેશન ધરાવી શકો છો સેચ્યુરેશન ખરેખર ક્ષણિક રિસ્પોન્સને મર્યાદિત કરશે મારો મતલબ છે તમે સિસ્ટમને ઝડપથી કેવી રીતે ખસેડો છો તેને ઘણા બધા ઇનપુટ આપીને અને તેને ઝડપી આપીને તેથી તમારે સારા ઇનપુટની જરૂર હોય છે અને તમારે દર લિમિટની જરૂર હોય છે તમારે ઉચ્ચ દર લિમિટની જરૂર હોય છે એટલે કે તમે ઇનપુટને ખૂબ જ ઝડપથી જેક અપ કરી શકો છો તેથી જો તમારી પાસે આમાંની કોઈપણ લિમિટ હોય તો તમે પ્લાન્ટને ખબજ વધારે પ્રેશર કરી શકતા નથી અને તમે બેન્ડવિડ્થની નજીક અથવા તેની નજીકનો ઇન્ટ્રાન્સિએન્ટ રિસ્પોન્સ ગુમાવો છો તેવી જ રીતે તમે કેટલીક વાર રિઝોલ્યુશન જાણો છો કેટલાક એક્ટિવેટર નાની હિલચાલ કરી શકતા નથી કારણ કે તમે સ્ટીક સ્લિપ મોશન જાણો છો તેથી જો તમે તેને ખસેડશો તો તેઓ આગળ વધશે અને પછી તેઓ ફરીથી શરૂ થશે તેથી જો તમારી પાસે આવી સ્ટીક સ્લિપ મોશન હોય તો પછી ઍક્ચ્યુએટર ન કરી શકે ખરેખર રિઝોલ્યુશનને કારણે તે ઓસીલેટિંગ રાખે છે તેથી તે ત્યાં આગળ વધશે ત્યાં જશે તે ખરેખર ખૂબ જ કરેક્શન પાછું આવશે ફરીથી તે ત્યાં આગળ વધશે તેથી તે આ કરવાનું ચાલુ રાખે છે અને તેના કારણે ટીપીકલ રીતે તમે ઓસિલેશન્સ જાણો છો આ પ્રકારની રિઝોલ્યુશન સમસ્યાઓ સ્ટેપ મોટર્સ જેવા ડિજિટલ એક્ટિવેટર્સ દ્વારા થાય છે અથવા તે સ્ટીક સ્લિપ ઘર્ષણને કારણે થઇ શકે છે અને તેની અસર એ છે કે તે ક્લોઝ્ડ લૂપમાં સતત ઓસિલેશન પેદા કરી શકે છે તેવી જ રીતે એક્ચ્યુએટર નોન લિનિયારિટી છે આપણે આનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ તેવી જ રીતે આ પ્રોસેસ મોડેલ્સ આપણે જોઈ ચૂક્યા છીએ ટાઈમ ડીલે સ્ટેબિલિટીની સમસ્યાઓનું કારણ બને છે અને કામગીરીને નબળી પાડે છે ગેઇન ઓછો રાખવો પડે છે અને જો ટાઈમ ડીલે પ્રોસેસના પરિમાણો નિશ્ચિતપણે જાણી શકાય છે તો તેમાંના કેટલાકને સુધારી શકાય છે તેને સચોટ રીતે જાણવું ખૂબ મુશ્કેલ છે અને પ્રોસેસ મોડેલ પણ યોગ્ય રીતે બદલાતું રહે છે હાફ પ્લેન શૂન્ય એ ડીલે અને મોડેલ એરર્સ જેવા છે તેથી યાદ રાખો કે મોડેલ એરર્સ હંમેશા હાઈ ફ્રીક્વન્સી ઝોનમાં હાઈ હોય છે તેથી બેન્ડવિડ્થમાં વધારો કરીને તમે ટૂંક સમયમાં અનિશ્ચિતતામાં જઇ રહ્યા છો તેથી તમારે મોડેલો એકદમ સચોટ હોય જેમ કે બેન્ડવિડ્થની નજીકને મર્યાદિત કરવાની જરૂર છે તેથી અહીં આપણે સમીક્ષા પર આવ્યા છીએ આપણે કંટ્રોલર અમલીકરણની સમીક્ષા કરી છે તે કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કંટ્રોલ એલ્ગોરિધમ્સ હેઠળ તમે PID ઇક્વેશનો અને કંટ્રોલ હાર્ડવેર અને સોફ્ટવેર જોયા છે આપણે કંટ્રોલ પર્ફોર્મન્સ પણ જોયું છે અને જોયું છે કે તે પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની કામગીરીની અપેક્ષા રાખી શકાય આપણે જોયું છે કે વિવિધ પ્રકારના પ્લાન્ટ ડાયનેમિક્સ અને અવરોધો કે જે કંટ્રોલ પર્ફોર્મન્સને અસર કરી શકે છે અને આપણે હાર્ડવેર અને સોફ્ટવેર લક્ષણો જોયા છે જે પ્રભાવને મર્યાદિત કરશે એટલે કે તે અલ્ગોરિધમ્સ છે તેથી તમે આ પ્રશ્નો પર વિચાર કરી શકો છો ઉદાહરણ તરીકે કેવા પ્રકારના પ્રોસેસ સિંગલ લૂપ કન્ટ્રોલ ઇફેક્ટિવ હોવાની સંભાવના છે તેથી તમે ઉદાહરણ આપી શકો છો ઈન્ડસ્ટ્રિયલ કંટ્રોલરની કેટલીક ટીપીકલ કેરેક્ટરિસ્ટિકસ અથવા તમે PID કંટ્રોલ કાયદાના વિવિધ સ્વરૂપો જણાવી શકો છો અને તેમનું રૂપાંતર કરી શકો છો ઉદાહરણ તરીકે થ્રી ટુ વન ત્રણ બનાવવા માટે બનાવો આપણે હજી સુધી કર્યું નથી તમે કરી શકો છો તમે તે જોઈ શકો છો શું તમે તેને જોઈ શકો છો સેન્સર કઈ રીતે કંટ્રોલ કામગીરી અને સેન્સર અથવા એક્ચ્યુએટરને મર્યાદિત કરી શકે છે તે સમજાવી શકે છે અને હીટ એક્સ્ચેન્જરમાં ડિગ્રી ઓફ ફ્રિડમની ગણતરી કરી શકે છે આ એક સરસ સમસ્યા છે તેથી ગણતરી કરો ગરમ અને ઠંડા ફ્લૉ પર બાયપાસ સાથે પ્રમાણભૂત હીટ એક્સ્ચેન્જર લો તેમના પર વાલ્વ મૂકો અને પછી ડિગ્રીઝ ઓફ ફ્રિડમની ગણતરી કરવાનો પ્રયાસ કરો જેથી તે આજે માટે છે ખૂબ ખૂબ આભાર